તેથી એન્જિનિયરિંગ ગણિત 1 પરના લેક્ચરોમાં ફરી જોઈએ અને આ લેક્ચર નંબર 14 છે અને આપણે અહીં બે અથવા કેટલાક વેરિયેબલના ડેરિવેટિવ્સોની ઙીફરન્શીએબીલીટીને ચાલુ રાખીશું અને આજે ઘણી ફંકશન ને લગતા ઘણા પ્રશ્નોઓ હશે તેથી આપણે અગાઉના લેક્ચરમાં શું નિરીક્ષણ કર્યું છે કે અહીં Δ x બે Δ y અને એપ્સીલોન Δ x એપ્સીલોન Δ 2 yની દ્રષ્ટિએ આ Δ zને વ્યક્ત કરવાને બદલે અહીં તફાવતની સમકક્ષ વ્યાખ્યા આપણે પણ આ લિમિટ શોધી શકીએ અને જો આ લિમિટ 0 ની બરાબર હોય તો ફંક્શન ડિફરન્ટિએબલ છે અને આપણે જોયું છે કે આ લિમિટ વ્યાખ્યા વિવિધ ફંક્શનોની ઙીફરન્શીએબીલીટીને સાબિત કરવા માટે ખૂબ ઉપયોગી હતી આપણે એ પણ અવલોકન કર્યું છે કે નેસેસરી કન્ડિશન પણ મહત્વપૂર્ણ છે કારણ કે જો આપણે આ નેસેસરી કન્ડિશનને પહેલા તપાસીએ અને આપણે જોયું કે ઉદાહરણ તરીકે ફંકશન કંટીન્યુ નથી અથવા પાર્શિયલ ડેરિવેટિવ્ઝ એકઝીસ્ટન્સમાં નથી અથવા એક પાર્શિયલ ડેરિવેટિવ એકઝીસ્ટન્સમાં નથી તે કિસ્સામાં આપણે તુરંત જ ત્યાં તારણ કાઢી શકીએ છીએ કે ફંકશન ઙીફરન્શીએબલ નથી કારણ કે આ તફાવત માટે નેસેસરી કન્ડિશન છે અને આપણે સફી સીઅનટ પરિસ્થિતિઓનું પૂરતું મહત્વ પણ અવલોકન કર્યું છે કારણ કે જો આપણે બતાવીએ કે પાર્શિયલ ડેરિવેટિવ્ઝમાંથી કોઈ એકની પાર્શિયલ કન્ટિન્યુટી અને પછી આપણે તારણ પર લઈ શકીએ છીએ કે ઉપર આપેલ વ્યાખ્યાઓનો ઉપયોગ કરીને ઙીફરન્શીએબીલીટીને સાબિત કર્યા વિના ફંકશન વિશિષ્ટ છે તેથી ચાલો આપણે અહીં પ્રશ્નો વિશે ચર્ચા કરીએ f xy આ ફંક્શનની ઓરીજીન પર x x ³ બરાબર x² y² છે અને આ 0 છે જ્યારે xy બરાબર 0 છે મૂળમાં આ 0 છે પહેલા આપણે તપાસ કરીશું નેસેસરી કન્ડિશન અને આપણે મૂળભૂત રીતે બધી પ્રશ્નોઓમાં કરવું જોઈએ કારણ કે આ નેસેસરી છે આ કન્ડિશન છે જે ફંક્શનને ઙીફરન્શીએબીલીટી પર જતા પહેલા સંતોષવા જ જોઇએ તેથી અહીં આપણે ફંકશનની કન્ટિન્યુટી તપાસીશું તેથી જ્યારે f x y જ્યારે x y 0 પર જાય છે અને આ કિસ્સામાં ઘણું બધું કર્યા વિના આપણે કાં તો ફરીથી પોલાર કોડિનેટરમાં બદલી શકીએ છીએ પછી r² ટર્મ ડીનોમિનેટરમાં આવશે અને અહીં અંકોમાં 4 કન્ડિશન હશે fxyxy3x2y2xy≠00 0xy00 fxy 0fx000fy000⁡ અને તેથી આપણે હજી પણ અંશમાં r ² મેળવીશું અને તેથી આ એક સાથે cos sin કરીશું જે આ લિમિટને 0 ની સંખ્યા બનાવશે તેથી આપણી પાસે આ ફંક્શનની લિમિટ છે કારણ કે xy 0 પણ બરાબર છે 0 અંશત der ડેરિવેટિવ fx 0 0 પર આપણે સરળતાથી અન્યને બતાવી શકીએ છીએ કે લિમિટ Δx0 અને f 0 Δxyમાં અહીં યથાવત છે તેથી f 0 0 અને આ Δ x દ્વારા વિભાજિત તેથી આ 0 અહીં છે અને તમારી પાસે ત્યાં પ્રોડક્ટ છે તો આ 0 હશે અને અહીં પણ 0 રહેશે 0 ઓછા 0 આપણને આ પાર્શિયલ ડેરિવેટિવ્ઝ 0 મળશે તેથી આ 0 છે અને તે જ રીતે f y પણ 0 રહેશે તેથી આપણી પાસે પાર્શિયલ ડેરિવેટિવ્ઝનું એકઝીસ્ટન્સ છે અને પૂરતી પરિસ્થિતિઓ માટે અમારી પાસે 0 0 પોઇન્ટ પર ફંકશનની કન્ટિન્યુટી છે તેથી આપણે આ અંશત der ડેરિવેટિવ્ઝની 0 0 પર કન્ટિન્યુટી તપાસવાની જરૂર છે તેથી આપણે આ fx ને મીનીમમ આ 0 0 પોઇન્ટના નેઇબરહુડમાં અહીંના બધા પોઇન્ટ્સ પર x ની પાર્શિયલ ડેરિવેટિવ્ઝ કરવાની જરૂર છે તેથીxy પર 0 0 ની બરાબર ન હોવા સાથે પાર્શિયલ ડેરિવેટિવ્ઝ મેળવવા માટે આપણે આ ફંકશનને x ના સંદર્ભમાં અલગ પાડવું પડશે તેથી આ y સાથે કંટીન્યુ નિવારણ કરવું આપણે આ પાર્શિયલ ડેરિવેટિવ્ઝને કારણે આ yને કંટીન્યુ રાખવા માટે એક્સના સંદર્ભમાં આ તફાવત કરીશું તેથી આ બરાબર હશે આ અહીં એબ્સોલ્યુટ ² ² છે અને આ x ² y ² હશે તેથી x ના સંદર્ભમાં આનુંડેરિવેટિવ્ઝ y ³ હશે બાદમાં આ x y ³ x ના સંદર્ભમાં અંશત derડેરિવેટિવ્ઝ આ 2 x હશે તો અહીં આx ² y ³ પણ આપણી પાસે 2 ગણો x ² y ³ છે તો આપણે આ x ² y ³ ને બાદ કરીશું અને પછી અહીં 5 માટે y આ અહીં y પાવર છે અને x ² y ² આખો ² અહીં છે તેથી આ ન nonન શૂન્ય પોઇન્ટ xy પર 0 0 ની બરાબર નહીં આપણે x અથવા પાર્શિયલ ડેરિવેટિવ્ઝના સંદર્ભમાં વ્યુઅરંશિક પાર્શિયલ ડેરિવેટિવ્ઝ મેળવી શકીએ છીએ y ના સંદર્ભમાં સીધા જ આ વેરિયેબલના સંદર્ભમાં આ ફંકશનનુંડેરિવેટિવ્ઝ કરીને અને અન્ય વેરિયેબલને રાખવા કંટીન્યુ તરીકે fxxy x2y3y5x2y22xy≠00 0xy00 અને 0 0 પર મેળવવા માટે આપણે ઙીફરન્શીએબીલીટીની આ મૂળભૂત લેક્ચરો ઉપયોગ કરવો પડશે જે આપણે અહીં અહીં 0 0 પર મેળવ્યું છે તેથી 0 છે જે અહીં 0 છે તેથી હવે આપણે નેઇબરહુડના x y પોઇન્ટ પર અને f 0 નું મૂલ્યાંકનકર્યું છે અને હવે કન્ટિન્યુટી માટે આપણે લિમિટ લેવી પડશે કારણ કેxy આ ફંકશનના 0 0 પર જાય છે કે કેમ તે 0 ની બરાબર છે કે નહીં જો તે 0 ની બરાબર છે તો આપણે દાવો કરી શકીએ છીએ કે ફંકશન પૂરતી સ્થિતિને કારણે વિશિષ્ટ છે અન્યથા આપણે તફાવતને ચકાસવા માટે આગળ વધવું પડશે fxxy0fx00 તેથી જો આપણે આ લિમિટને x y તરીકે લઈએ તો 0 0 f x x y તેથી આ કિસ્સામાં આપણે અવલોકન કરીશું કે જો આપણે હવે પોલાર કોડિનેટરમાં બદલાઇએ તો અહીં સબસ્ટીટ્યુટ કરીશું તેથી આપણે અહીં r ² તેથી r 4 મેળવીશું પરંતુ ત્યાં આપણી પાસે r પાવર 5 હશે અને તેથી આપણને ત્યાં 1 r મળશે જેવું x થી 0 0 જવા માટે આ વેલ્યુ 0 હશે તેથી અહીં fx કંટીન્યુ છે કારણ કે આ 0 ની બરાબર છે અને આ 0 0 પોઇન્ટએ fx નું વેલ્યુ છે તેથી અમારી પાસે પાર્શિયલ ડેરિવેટિવનું કન્ટિન્યુટી છે અને આપણે હવે આ ફંકશનની વિશિષ્ટતાને સાબિત કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે પાર્શિયલ ડેરિવેટિવ્ઝ એકઝીસ્ટન્સમાં છે ફંકશન કંટીન્યુ છે તેથી અમારી પાસે પૂરતી સ્થિતિ માટે નેસેસરી કન્ડિશન છે કે આપણે બતાવવું જોઈએ કે પાર્શિયલ ડેરિવેટિવ્ઝમાંથી એક કંટીન્યુ છે તો અહીં આપણે બતાવ્યું કે આ f x કંટીન્યુ છે અને તે ફંક્શન 0 0 પોઇન્ટ પર તફાવત છે તે સાબિત કરવા માટે પૂરતું છે આગળની પ્રશ્નો અહીં આપણે આ ફંક્શનની ઓરીજીન પર ફરીથી તફાવતની ચર્ચા કરીશું y ³ sin 1 ઉપર x ² જ્યારે x 0 ની બરાબર નથી અને x બરાબર 0 છે આ 0 છે તેથી આપણે f ની કન્ટિન્યુટી ચકાસીશું અને પાર્શિયલ ડેરિવેટિવ્ઝ નું એકઝીસ્ટન્સ જે ફરીથી જોવાનું સરળ છે તેથી કન્ટિન્યુટી માટે આપણે આ લિમિટ લેવી પડશે કારણ કે x y આ ફંક્શનના x 0 પર જાય છે અને જે અહીં ટ્રાયવિઅલ છે કારણ કે આ એક બાઉન્ડિડ ફંક્શન છે અને ત્યારબાદ xy 0 પર જાય છે તેથી આ y 0 પર જાય છે અને આ 0 હશે અને આ 0 વેલ્યુ પર પણ ફંકશન વેલ્યુ છે fxyy3sin 1x2 x≠0 0x0 તેથી અમારી પાસે આ ફંકશનની કન્ટિન્યુટી છે અને તે માટે પાર્શિયલ ડેરિવેટિવ્ઝ નું એકઝીસ્ટન્સ પણ છે જેને આપણે x ના સંદર્ભમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ માટે ધ્યાનમાં લેવું પડશે કે આપણે બતાવવાની જરૂર છે કે આ લિમિટ 0 Δ x તેથી 0 અને આ f 0 0 Δ x દ્વારા વિભાજિત તો અહીં આ y 0 છે તેથી આ 0 હશે અને આ ફરી અહીં 0 છે તેથી આપણી પાસે 0 ઓછા 0 છે આ પણ 0 છે તેથી આપણી પાસે x ના સંદર્ભમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ નું એકઝીસ્ટન્સ છે તેવી જ રીતે આપણે y ના સંદર્ભમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ નું એકઝીસ્ટન્સ બતાવી શકીએ છીએ તેના માટે આપણે Δ y 0 અને f 0 Δ y બાદ આ f 0 અલ્પવિરામ 0 અને પછી અહીં Δ y પર વિચાર કરવો પડશે તેથી કારણ કે x એ આ ફંકશનની વેલ્યુ ફરીથી 0 છે અને અહીં પણ આ ફંકશનની વેલ્યુ 0 છે તેથી આપણી પાસે ફરી 0 છે તેથી ફંક્શનની કન્ટિન્યુટી અને પારસીઅર ડેરિવેટિવ્ઝ નું એકઝીસ્ટન્સ એકઝીસ્ટન્સ જે આપણે જોયું છે તે સરળ છે fxxy 2y3x3cos 1x2 x≠0 0x0 હવે અને હવે આપણે આ f x ની કન્ટિન્યુટી બતાવીશું આપણે x ના સંદર્ભમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ ની કન્ટિન્યુટી મેળવવાનો પ્રયત્ન કરીશું તેથી તેના માટે ફરીથી જ્યારે પાર્શિયલ ડેરિવેટિવ્ઝ ની ગણતરી કરવાની જરૂર છે જ્યારે x 0 ની બરાબર નથી અને આપણે આ પણ મેળવવું પડશે આપણે પહેલેથી જ જોયું છે કે આ વેલ્યુ 0 અને x બરાબર 0 ની બરાબર છે તેથી મીનીમમ 0 0 પોઇન્ટ આપણે તેને 0 તરીકે જોયું છે હવે અહીં 0 મેળવવા માટે જ્યારે x 0 ની બરાબર નથી ત્યારે આપણે તેને સીધો x ના સંદર્ભમાં તફાવત કરવો પડશે તેથી y ³ અહીં જેટલું કંટીન્યુ લેવામાં આવશે તેટલું જ લેવામાં આવશે sin માટે આપણને cos ટર્મ 1x² મળશે અને 1 x²નું ડેરિવેટિવ 2 x³ હશે તેથી આડેરિવેટિવ્ઝ છે જ્યારે x 0 ની બરાબર નથી અને આપણે આડેરિવેટિવ્ઝ 0 તરીકે મેળવી શકીએ છીએ જ્યારે x 0 ની બરાબર મૂળભૂત વ્યાખ્યા દ્વારા બરાબર છે તેથી આ કિસ્સામાં અને હવે આપણે શું બતાવીશું કે જ્યારે આપણે અહીં xy તરીકે લિમિટ લઈએ છીએ ત્યારે શું થાય છે અથવા મૂળભૂત રીતે આ x 0 પર જાય છે આપણે અહીં આ મૂળની પાસે જઈએ છીએ કે આ લિમિટનું શું થશે તેથી જ્યારે આપણે અહીં આ લિમિટ લઈએ છીએ f x પર x y આ પાથ સાથે 0 પર જાય છે x બરાબર છે આ જોવાનું સરળ છે તેથી જો આપણે આ પાથ લઈએ y અહીં x ની બરાબર છે તો પછી આ લિમિટનું શું થશે આ લિમિટ 2 અને આ cos 1 ઉપર x ² હશે અને લિમિટ x 0 પર જાય છે તેથી આ કિસ્સામાં આ લિમિટ એકઝીસ્ટન્સમાં નથી જો સ્પષ્ટપણે કોઈ આ cos 1 ને x ² ઉપર જોઈ શકે છે તો તે કોઈ ચોક્કસ વેલ્યુ નથી તેથી અહીં આ લિમિટ આ ખાસ પાથ સાથે જ એકઝીસ્ટન્સમાં નથી તેથી આપણે કહી શકીએ કે x y ની જેમ f x ની લિમિટ 0 0 ની એકઝીસ્ટન્સમાં નથી અને તેથી આ f x આ કિસ્સામાં કંટીન્યુ ફંકશનરત નથી તેથી તે આ સમયે આ ફંકશનની વિશિષ્ટતાને સાબિત કરવામાં અમને મદદ કરતું નથી Along the path yx fxxy 2x→0⁡cos 1x2 આપણે શું કરી શકીએ છીએ તે સંદર્ભમાં આપણે અન્ય પાર્શિયલ ડેરિવેટિવ f yની કન્ટિન્યુટીની વધુ તપાસ કરી શકીએ છીએ તેથી y ના સંદર્ભમાં f નું પાર્શિયલ ડેરિવેટિવ્ઝ કરવું અને જો તે ફરીથી કંટીન્યુ આવે છે તો આપણે તફાવતની પર્યાપ્ત સ્થિતિના આધારે દાવો કરી શકીએ છીએ કારણ કે ફંકશન પારખી શકાય તેવું હોવાનો દાવો કરવા માટે આપણે પાર્શિયલ ડેરિવેટિવ્ઝમાંથી કોઈ એકની કન્ટિન્યુટી રાખવાની જરૂર છે તેથી આ કિસ્સામાં આ fxકંટીન્યુ નથી તેથી આપણે હવે સેકન્ડની કન્ટિન્યુટી ચકાસીશું તેથી આ કિસ્સામાં ફરીથી f y આપણે આxકંટિન્સની સારવાર દ્વારા અહીં ગણતરી કરી શકીએ છીએ તેથી આ ફક્ત 3 y ² હશે જ્યારે x 0 અને 0 ની બરાબર નહીં હોય જ્યારે x 0 ની બરાબર હોય તેથી આપણે ફરીથી આ લિમિટ લઈશું કારણ કે xy પોઇન્ટ xy પર આ f yના 0 0 પર જાય છે તેથી અહીં એક હવે પરિસ્થિતિ જુદી છે તેથી અહીં જ્યારે x y 0 0 પર જાય છે ત્યારે આ ટર્મ 0 પર આવશે અને કંઈક અહિંયા ફાઇનાઇટ છે તેથી આ સ્થિતિમાં 0 તરીકે આ લિમિટ મેળવવામાં કોઈ પ્રશ્નો નથી તેથી જ્યારે આપણે કોઈપણ દિશામાંથી xy થી 0 0 લઈએ ત્યારે આ ફંકશનની લિમિટ 3 y ² cos 1 x x ઉપર તેથી આ 0 આવવાનું છે

તેથી તેથી આ f y કંટીન્યુ છે આ એક ખાસ ઉદાહરણ છે જ્યાં fx કંટીન્યુ ન હતું અને હવે f y કંટીન્યુ છે તેથી આ કિસ્સામાં f x અને f y દેખીતી રીતે બંને ત્યાં એકઝીસ્ટન્સ ધરાવે છે અને આપણી પાસે f y ની આ કન્ટિન્યુટી છે પાર્શિયલ ફસ્ટઓડૅરમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝમાંની એકની કન્ટિન્યુટી અને પછી આપણે દાવો કરી શકીએ છીએ કે ફંક્શન મૂળભૂત રીતે ઙીફરન્શીએબલ છે અથવા આપણે સાબિત કરી શકીએ કે ઙીફરન્શીએબીલીટીની આ પૂરતી પરિસ્થિતિઓના આધારે આ ફંકશન વિશિષ્ટ છે અહીં બીજી પ્રશ્નો આપણે આ f xy લઈએ છીએ જ્યારે રુટ x y બરાબર છે જ્યારે આપણી પાસે આ xy છે આ પ્રોડક્ટ 0 થી બરાબર પોઝિટિવ છે અન્યથા અહીં પ્રશ્નો હશે અને વ્યાખ્યા અને 0 અન્યત્ર તેથી આપણે નિર્ધારિત કરીશું કે ફંકશન મૂળથી ઙીફરન્શીએબલ છે કે નહીં તેથી આ ફંક્શનની કન્ટિન્યુટી ફરી સરળ છે કારણ કે જ્યારેcxy કોઈપણ દિશામાંથી 0 0 પર જાય છે ત્યારે આ 0 પર જશે અને ફંકશન પણ મૂળમાં 0 તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તેથી આપણી પાસે ફંક્શનની કન્ટિન્યુટી અને પાર્શિયલ ડેરિવેટિવ્ઝનું એકઝીસ્ટન્સ પણ આપણે આ વ્યાખ્યા ફરીથી વાપરી શકીએ છીએ તો અહીં f Δ x અને y 0 છે આ પ્રોડક્ટ 0 છે તેથી આપણે અહીં આ 0 મેળવીશું અને આ f 0 0 0 છે 0 બાદ 0 તેથી 0 0 પોઇન્ટએ આ fx 0 છે અને તેવી જ રીતે ફાઇ પણ 0 પર 0 છે તેથી આ ફંકશન કંટીન્યુ છે અને પાર્શિયલ ઓડૅર ફસ્ટઓડૅરના ડેરિવેટિવ્ઝ એકઝીસ્ટન્સમાં છે xy→00xy0 fxx→0fx0 f00x0 fyy→0f0y f00y0 હવે તફાવતને તપાસવા આપણે આ લિમિટ મેળવીશું કે આ લિમિટનું વેલ્યુ શું છે જો આ લિમિટ 0 આવે છે તો ફંકશન ડિફરન્સિએબ્લ છે જો આપણને આ લિમિટ 0 તરીકે ન મળે તો ફંક્શન અલગ નથી તેથી આપણે તેના માટે આ ડીઝેડ મેળવવાની જરૂર છે જે ઝેડના પાર્શિયલ ડેરિવેટિવ્ઝ છે જે મૂળના આધારે y ના સંદર્ભમાં z ના પાર્શિયલ ડેરિવેટિવ્ઝ છે અને તે બંને 0 હતા તેથી આપણી પાસે આ ડીઝ બરાબર છે 0 અને આ Δ z જે f 0 Δx0 Δ y આ f 0 0 તેથી આ ΔxΔ yના રુટ તરીકે બનશે અને અહીં 0 એમ ધારીને કે 0 છે તેથી આપણે આ Δને રુટ Δ x અને Δ y તરીકે સેટ કરીશું હવે આ કંટીન્યુ અહીં Δ ઝેડ ડી ઝેડ Δ rho તેથી હશે આ Δ ઝેડ રુટ x અને રુટxΔ x Δ y હતો અને આ ડેટા rho અહીં રુટ Δ x ² Δ y ² હતો અને આ કિસ્સામાં જ્યારે આપણે Δ rho 0 ની જેમ આ લિમિટ લઈએ છીએ ત્યારે આપણે પણ એમ કરીશું કે આ લિમિટ એકઝીસ્ટન્સમાં નથી કારણ કે જો આપણે આ પાથ લઈએ તો Δ y ઉદાહરણ તરીકે Δ x બરાબર છે તેથી શું થશે તમારી પાસે ત્યાં Δ x અને અહીં Δ x ² તેથી આ Δ x ²ની કન્ડિશન ત્યાં અદ્રશ્ય થઈ જશે આપણી પાસે 1 ઉપર રુટ 2 હશે dz∂z∂xx∂z∂yΔy0 zf0x0y f00ΔxΔy આપણે અવલોકન કરીએ છીએ કે Δ rho 0 પર જાય છે આ Δ z મિનસ ડીઝેવર ઉપર Δ rho 2 રુટ ઉપર 1 છે કારણ કે આપણે અહીં 1 મળશે જ્યારે Δ x ² અહીં રદ થશે 1 અહીં રુટ 2 ની સામે 1 આવશે તેથી આ પાથ સાથે લીનીઅર ભાગ Δ y બરાબર Δ x બરાબર છે આ લિમિટ 1 બાય 2 ની બરાબર છે તેથી ચોક્કસપણે તે લિમિટ 0 ની બરાબર ન હોઈ શકે તેથી અહીં એક રસ્તો લઈ અને લિમિટ બતાવીને 0 થી અલગ છે જોકે લિમિટ એકઝીસ્ટન્સમાં હોઈ શકે અથવા લિમિટ એકઝીસ્ટન્સમાં નથી તે ફંક્શનને અલગ પાડવા યોગ્ય નથી તે સાબિત કરવાથી કોઈ વાંધો નથી કારણ કે ઙીફરન્શીએબીલીટી માટે આ લિમિટ 0 ની બરાબર હોવી જોઈએ અને આપણે શું નિરીક્ષણ કર્યું છે કે આ ચોક્કસ પાથ સાથે આ લિમિટ રુટ 2 કરતા 1 ની બરાબર છે z dz ΔxΔyx2Δy2 Along the path yΔx z dz 12≠0 અને તેથી હવે આપણે કહી શકીએ છીએ કે ફંક્શન ડિફરન્ટિબલ નથી કારણ કે આ લિમિટ 0 ની બરાબર ન હોઈ શકે તેથી આ કિસ્સામાં ફંક્શન ડિફરન્ટિબલ નથી બીજું ઉદાહરણ કે જે આ ફંકશનની ઓરીજીન પર ફરીથી તફાવત અંગે ચર્ચા કરે છે તેથી x પાવર 5 બાય 2 અને sin 1 ઉપર રુટ x 5 દ્વારા 2 અને પછી આપણી પાસે cos 1 રુટ y ઉપર છે અને આxમાટે વ્યાખ્યાયિત થયેલ છે 0 ની બરાબર નથી અને y 0 ની બરાબર નથી અને આ 0 બીજે ક્યાંય છે તેથી ફરીથી આ આપણે સીધા જ વિશિષ્ટતાની આ લેક્ચરો ઉપયોગ કરી શકીએ છીએ જે આ વિશેષ માળખાને કારણે આ કિસ્સામાં વધુ સરળ છે આપણે આ ફંકશનને આ ફોર્મમાં સરળતાથી વ્યક્ત કરી શકીએ છીએ કારણ કે જો તમે અવલોકન કરો કે આ Δ z f ΔxΔ y આ f 0 0 પર 0 0 પોઇન્ટ છે fxyx52sin 1x y52cos 1y x≠0y≠0 0elsewhere zaxbΔy1x2y આ ફક્ત x ની બરાબર છે અને y ને Δ x Δ y દ્વારા બદલવામાં આવશે આ 0 છે તેથી આપણી પાસે અહીં Δ x પાવર 5 બાય 2 છે પછી sin ટર્મ 1 ઉપર રુટ Δ x આપણી પાસે Δ y પાવર છે 5 દ્વારા 2 અને પછી આપણી પાસે 1 sin છે અને પછી અહીં આપણી પાસે cos ટર્મ છે આ અહીં cos છે તેથી રુટ 1 ઉપર રુટ y તેથી આ કિસ્સામાં આપણે 0 ને Δ x 0 માં Δ y માં લખી શકીએ છીએ કે લીનીઅર ટર્મ છે કારણ કે ત્યાં નોન લીનીઅર ટર્મ છે તેથી આપણે અહીં 0 વખત Δ x અને 0 વખત Δ y રજૂ કર્યા છે અહીં આપણે આ 1 Δ x ની બહાર લીધું છે કારણ કે આપણને અહીં ફોર્મેટ જોઈએ છે એપ્સીલોન 1 Δ x fxΔy f00x52sin 1x y52cos 1y આ અહીં એપ્સીલોન 1 Δ x તેથી તે અહીં એપ્સીલોન 1 ની જેમ બનશે અને પછી અહીંથી પણ આપણે આ Δ y ટર્મને દૂર લઈ લીધો છે પછી આપણી પાસે Δ y 5 2 છે અને આ ફરીથી આ cos ટર્મ છે તેથી cos 1 ઉપર રુટ Δ y તેથી આ કિસ્સામાં આપણે આ Δ ઝેડને આ ફોર્મમાં દર્શાવ્યા છે જ્યાં આ તમારું એપ્સીલોન છે અને જેની પાસે આ પ્રોપર્ટી છે જે આ 0 પર જાય છે જ્યારે f ΔxΔ y 0 પર જાય છે કારણ કે આ ટર્મ અહીં Δxઅને પોઝિટિવ પાવર3 બાય 2 અને આ બાઉન્ડ ફંકશન છે તેથી આ 0 પર જશે અને અહીં ફરીથી તે જ આર્ગ્યુમેન્ટ તો આ cos ફંકશન સાથે પણ આ 0 પર જશે 0⋅Δx0⋅ΔyΔxx32sin 1x ΔyΔy32cos 1y તેથી તે કિસ્સામાં આ ફંકશન વિશિષ્ટ છે કારણ કે આપણે આ ફંકશનમાં આ ફંકશનમાં એક વખત સરળતાથી વ્યક્ત કરી શકીએ છીએ તેથી તે 0 ના અંશે તે ફંકશનનું પાર્શિયલ ડેરિવેટિવ્ઝ થવા જઈ રહ્યું છે 0 અને x ના સંદર્ભમાં આ અંશત ડેરિવેટિવ્ઝ થઈ રહ્યું છે 0 0 પોઇન્ટ અને Δ y આ Δxઆ એપ્સીલોન 1 ટર્મ Δ છે એપ્સીલોન 2 ટર્મ દ્વારા તેથી અહીં આ ફોર્મમાં વ્યક્ત કરવા માટે આ ફંકશન સીધા જ ખૂબ સરળ હતું કારણ કે Δ z Δ x b Δ y એપ્સીલોન Δx એપ્સીલોન Δ y બરાબર છે અને પછી આપણે સાબિત કર્યું છે કે આ ફંકશન વિશિષ્ટ છે અહીં બીજું ઉદાહરણ છે કે f x y એ 0 પર વ્યાખ્યાયિત કરવામાં આવે છે જ્યારે x y 0 ની બરાબર નથી અને જ્યારે x y પ્રોડક્ટ 0 હોય તો આ ફંકશન 1 છે fxy0xy≠0 1xy0 અને આપણે મૂળમાં f x અને f y ના એકઝીસ્ટન્સને તપાસવા માંગીએ છીએ અને આપણે એ પણ જાણવા માંગીએ છીએ કે ફંકશન મૂળમાં ઙીફરન્શીએબલ છે કે નહીં તેથી મૂળમાં fxઅને f yનું એકઝીસ્ટન્સ મેળવવા માટે આપણે આ વ્યાખ્યા ડેરિવેટિવની મૂળભૂત લેક્ચરો ઉપયોગ કરીએ છીએ તેથી અમારી પાસે Δ x ઉપર લિમિટ Δ x થી 0 f Δ x 0 f 0 0 છે અને હવે તમે નોંધ લો કે આ f Δ x 0 તેથી આ પ્રોડક્ટ અહીં આર્ગ્યુમેન્ટનું 0 તેથી વેલ્યુ વેલ્યુ આવશે આ 1 તેથી આ 1 અને f 0 0 છે ફરીથી આ અહીં 1 છે તેથી 1 ઓછા 1 આ 0 છે કે લિમિટ 0 છે તે જ રીતે f y માટે જ્યારે આપણી પાસે Δ y 0 હોય છે હવે આ Δ y 0 થી 0 અને f 0 Δ y 0 0 છે તેથી આ કિસ્સામાં ફરીથી આ 1 છે અને આ પણ 1 છે તેથી આપણી પાસે 1 મૂળભૂત 1 ફરીથી 0 છે મૂળના y ના સંદર્ભમાં f ના પાર્શિયલ ડેરિવેટિવ્ઝ તરીકે fxx→0fx0 f00x તેથી હવે આપણે મૂળમાં fની કન્ટિન્યુટી ચકાસીશું તેથી જો આપણે અવલોકન કરીએ કે આ લિમિટના f xy નું વેલ્યુ શું છે જ્યારે x y સાથે 0 0 પર જશે તેથી આ x ની સાથે y ની બરાબર આપણી પાસે જે x સાથે છે તે બરાબર y લીટી છે જો આપણે અહીં આ મૂળ પોઇન્ટ તરફ જઈશું તો શું થશે તેથી અહીં આ બધા પોઇન્ટ પર xy અન્ય કોઈ પોઇન્ટએ પ્રોડક્ટ 0 ની બરાબર નથી પછી ઓરીજીન 0 ની બરાબર નથી તેથી ફંકશન 0 ની વેલ્યુ લેશે તેથી જ્યારે આપણે આ xની નજીક જઈશું આ 0 0 તરફ y લાઈનની બરાબર આપણી પાસે ફંકશન વેલ્યુ 0 0 0 0 છે જે પણ નેબરહુડ આપણે 0 ની નજીક લઈએ છીએ આ ફંક્શનની વેલ્યુ 0 છે fyx→0f0y f00y0 કારણ કે ફંક્શનને વેલ્યુ 0 તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે જ્યારે xy 0 તેથી જ્યારે આપણે અહીં આ લાઇન સાથે મૂળની નજીક જઈએ છીએ ત્યારે ફંક્શન 0 જેટલું વેલ્યુ લઈ રહ્યું છે આપણે મૂળની નજીક જે પણ હોઈએ છીએ ફંક્શન વેલ્યુ લેશે 0 ફક્ત મૂળ પર તે 1 છે તેથી અહીં બંધ કરવાનો મુદ્દો છે તેથી આ x સાથેની આ લિમિટ y બરાબર છે જ્યારે આ ફંકશનનું વેલ્યુ મૂળ 1 છે તેથી આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે પછી ફંકશન ઙીફરન્શીએબલ નથી અથવા કંટીન્યુ નથી xy→00fxyalongxy0≠f00 તેથી આ 0 0 ની ફંકશન વેલ્યુની બરાબર નથી તેથી આ ફંક્શન મૂળમાં કંટીન્યુ નથી અને ફંક્શન કંટીન્યુ ન હોવાથી આપણે ડિફરન્ટિબિલીટી વિશે નિર્ણય લઈ શકીએ છીએ કારણ કે કંટીન્યુતા એ ડિફરન્ટિએબિલીટી માટે નેસેસરી શરત છે જો ફંકશન કંટીન્યુ ન હોય તો નિશ્ચિતરૂપે ફંક્શન અલગ નથી તેથી આ ફંક્શન મૂળમાં અલગ નથી અમને ડિફરન્ટિએબિલિટી માટે અન્ય કોઈ ટેસ્ટ માટે જવું પડતું નથી કારણ કે આ ફંકશન અંશત der ડેરિવેટિવ્ઝ હોવા છતાં ફંકશન કંટીન્યુ નથી તેથી અહીં નેસેસરી કન્ડિશનમાંથી એક પરિપૂર્ણ થાય છે પરંતુ કન્ટિન્યુટી એ પણ તફાવત માટે નેસેસરી શરત છે જે અહીં પૂર્ણ થતી નથી તેથી ફંકશન કંટીન્યુ નથી અને તેથી આગળની ટેસ્ટ કર્યા વગર ફંક્શન અલગ નથી અહીં આ છેલ્લું ઉદાહરણ આપણે લઈએ છીએ fx y બરાબર x ² y ² x ના એબ્સોલ્યુટ વેલ્યુ y ના એબ્સોલ્યુટ વેલ્યુ દ્વારા વહેંચાયેલું છે જ્યારે xy 0 ની બરાબર નથી 0 અને xy 0 ની બરાબર હોય ત્યારે 0 તેથી અહીં આ એક એરર છે કે આપણી પાસે આ બરાબર છે અહીં આ બરાબર નથી 0 તેથી બરાબર તેથી આપણે તપાસ કરીશું કે આ ફંક્શન ઓરીજીન માં ઙીફરન્શીએબલ છે કે નહીં તેથી આ માટેની કન્ટિન્યુટી ની ચેક વિવિધ Assumption દ્વારા કરી શકાય છે જે આપણે પોલાર કોડિનેટરમાં બદલી શકીએ છીએ અથવા આ ફંકશન કંટીન્યુ છે તે બતાવવા માટે આપણે એપ્સીલોન Δ અપ્રોચનો ઉપયોગ પણ કરી શકીએ છીએ fxyx2y2x|y|xy≠00 0xy00 તેથી ચાલો અહીં એપ્સીલોન Δ અપ્રોચ લઈએ તેથી આપણે f xy xy ફંક્શન નો તફાવત 0 0 ની બરાબર લઈશું અને આ f 0 0 જે 0 તરીકે આપવામાં આવે છે તેથી આપણે બતાવીશું કે આ f xy ની આ લિમિટ 0 ની બરાબર છે કે નહીં આ Δ અને એપ્સીલોનની દ્રષ્ટિએ તફાવત અને વ્યક્ત કરવા તેથી અહીં આ મોડ્યુલસx મોડ્યુલસ y ઉપરx² y ² છે fxy 0x2y2x|y| અને પછી આપણે અહીં આ ² બનાવવા માટે x ની 2 ગણી એબ્સોલ્યુટ વેલ્યુ y ની એબ્સોલ્યુટ વેલ્યુ ઉમેરી શકીએ છીએ તેથી જ્યારે આપણે અંશમાં ઉમેરી રહ્યા છીએ ત્યારે જથ્થો મોટો થશે તેથી આપણી પાસે આ મોટો જથ્થો છે અને તે એબ્સોલ્યુટ ² છે કારણ કે આપણે અહીં આ ટર્મ ઉમેરી દીધા છે 2 ગણા એબ્સોલ્યુટ વેલ્યુ x એબ્સોલ્યુટ વેલ્યુ અને પછી આ ટર્મ આ આખો ² બની જાય છે અને હવે આ તે જ ટર્મ છે તેથી એક રદ થશે તેથી આપણી પાસે x નું એબ્સોલ્યુટ વેલ્યુ y છે અને પહેલાનાં એક લેક્ચરમાં આપણે જોયું છે કે આ અહીં રુટ 2 અને રુટ x ² y ² કરતા બરાબર છે જે આપણે આ 0 0 પોઇન્ટના Δ નેઇબરહુડમાં ફેરવી દીધું છે તેથી આ રુટ 2 કરતા ઓછું છે અને Δની દ્રષ્ટિએ અને આ બધું આપણે આરબીટરી સંખ્યા એપ્સીલોન કરતા ઓછું બનાવવા માંગીએ છીએ

xy2x|y|xy2x2y22δϵ તેથી અહીં આ સંબંધ દ્વારા આપણે શોધી કાઢ્યું છે કે આપેલ એપ્સીલોન માટે આપણે આ Δ સેટ કરી શકીએ છીએ કે આ f xy બાદ આ 0 0 ટર્મ એપ્સિલોન કરતા ઓછી છે તેથી આપેલ એપ્સીલોન માટે રુટ 2 દ્વારા એપ્સીલોન કરતા અહીં આ Δ પસંદ કરીને હવે આ Δ છે તેથી કે આ તફાવત એપ્સીલોન કરતા ઓછો છે અને તે કન્ટિન્યુટી દર્શાવવા માટે એપ્સીલોન Δ અપ્રોચ છે તેથી આપણે બતાવ્યું છે કે જો આપણે અહીં આ Δ પસંદ કરીએ તો આ તફાવત એપ્સીલોન કરતા ઓછો હશે અને જ્યારે પણ આપણે આ 0 0 પોઇન્ટના આ Δ નેઇબરહુડમાંથી કોઈપણ પોઇન્ટ xy લઈએ છીએ અને આ સૂચવે છે કે ફંકશન કંટીન્યુ છે તેથી આ ફંકશનની વિશિષ્ટતા બતાવવા માટે હવે આગળ વધવું δ2fxy f00ϵ whenever 0x2y2δ તેથી હવે આપણે અહીં વ્યાખ્યા મુજબ ફરીથી પાર્શિયલ ડેરિવેટિવ્ઝનું એકઝીસ્ટન્સ બતાવીશું અમારી પાસે f Δ x 0 0 ઓછા f 0 0 Δ x છે તેથી અહીં આ ટર્મ શું છે y ને સેટ કરવામાં આવશે તેથી તમારી પાસે આ Δ x ² છે અને Δ x અને Δ x ના આ એબ્સોલ્યુટ વેલ્યુ દ્વારા વિભાજિત થયેલ છે તેથી આ આ ટર્મ હશે અને હવે આ Δ x રદ થશે આપણી પાસે Δ x ની વધુ ચોક્કસ વેલ્યુ કરતાં વધુ છે તેથી જો આ Δ x જમણી બાજુથી 0 પર જાય છે તો આ 1 હશે અને જ્યારે તે ડાબી બાજુથી 0 પર જશે તો આ વેલ્યુ ઓછા 1 થઈ જશે તેથી આ લિમિટ એકઝીસ્ટન્સમાં નથી કારણ કે આ આપણી પાસે અહીં છે 1 અથવા 1 ની લિમિટ તરીકે જ્યારે આ Δ x પોઝિટિવ બાજુથી 0 ની નજીક આવે છે જ્યારે Δ x નેગેટીવ બાજુથી 0 ની નજીક આવે છે x→0fx0 f00xΔx→0x2|Δx|ΔxΔx→0Δx|Δx| તેથી તેથી આ લિમિટ એકઝીસ્ટન્સમાં નથી અને આ કિસ્સામાં આપણે હવે ફક્ત f x ઉપરના ડેરિવેટિવ્ઝ માટે બતાવી શકીએ છીએ પરંતુ આ ફંકશનની નેચર હોવાથી તે આ એક સમાંતર છે x ² y ² આપણે એ પણ બતાવી શકીએ કે 0 0 પર f y એકઝીસ્ટન્સમાં નથી અને આ કિસ્સામાં કારણ કે હકીકતમાં ડેરિવેટિવ્ઝમાંના એકનું એક એકઝીસ્ટન્સ બતાવવું તે પૂરતું છે કે ફંકશન વિવેકપૂર્ણ નથી કારણ કે તફાવત માટેની નેસેસરી સ્થિતિ એ પાર્શિયલ ઓર્ડર ડેરિવેટિવ્ઝ બંનેનું એકઝીસ્ટન્સ છે તેથી આ કિસ્સામાં જો આ fx પોતે જ એકઝીસ્ટન્સમાં નથી તો આપણે કહી શકીએ કે ફંક્શન અલગ નથી તેમ છતાં આ કિસ્સામાં બંને ડેરિવેટિવ્ઝ એકઝીસ્ટન્સમાં નથી અને તેથી ફંકશન અલગ નથી તેથી હવે તારણ પર આવે છે તેથી આપણે જે નિરીક્ષણ કર્યું છે કે આ તફાવતની તપાસ આપણે નેસેસરી કન્ડિશન ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે કન્ટિન્યુટીઅને પાર્શિયલ ડેરિવેટિવ્ઝ નું એકઝીસ્ટન્સછે જો તેમાંથી કોઈનું ઉલ્લંઘન થાય છે તો આપણે તે સાબિત કરી શકીએ છીએ કે ફંક્શન ડિફરન્સીબલ નથી અથવા પૂરતી કન્ડિશનનો ઉપયોગ કરીને આપણે ફંક્શનની ઙીફરન્શીએબીલીટી અંગે પણ ચર્ચા કરી શકીએ છીએ તેથી ફંક્શનની તફાવતતા માટે પાર્શિયલ ઓર્ડર ડેરિવેટિવ્ઝમાંની એકની કન્ટિન્યુટી પૂરતી છે અને ફાઇનલ ચેક જો આપણે અવલોકન કર્યું છે કે ફંકશન નેસેસરી કન્ડિશન પૂર્ણ થયું છે અને આપણે પૂરતી કન્ડિશન સાથે કરી નથી ઉદાહરણ તરીકે કે પાર્શિયલ ડેરિવેટિવ્ઝ કંટીન્યુ નથી તે કિસ્સામાં આપણે ફાઇનલ ચેક માટે જવું પડશે કે કોઈ લિમિટ ટેસ્ટનો ઉપયોગ કરી શકે છે જે આ સાબિત કરવા માટે ઘણી વાર સરળ હોય છે કે આ લિમિટ 0 છે અથવા તે 0 ની બરાબર નથી અથવા આપણે આ કિસ્સામાં તફાવતની લેક્ચરો સીધો ઉપયોગ કરી શકીએ છીએ તેથી આ લેક્ચર ને તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા રેફરન્સ છે ખુબ ખુબ આભાર